વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે આજે હવે આપણે પાઠ નંબર 20 ની ચર્ચા કરીશું જે સર્વિસ પ્રક્રિયા ભાગ 2 ની રચના કરી રહી છે અહીં આપણી પાસે 2 ભાગ છે એક ગ્રાહકની અપેક્ષાઓ સમજવાનો છે અને બીજો ભાગ સર્વિસ ની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે તેથી ગ્રાહકોની અપેક્ષાઓ સમજવા માટે અગાઉના પાઠમાં અમે ચર્ચા કરી છે કે ઓન સ્ટેજ સંપર્ક કર્મચારીઓ સત્યની ક્ષણો દરમિયાન ગ્રાહકોને સર્વિસ ના ભાગો પહોંચાડશે શું કરવું અને શું પહોંચાડવું તે કોણ નક્કી કરે છે જો આ પ્રશ્નનો તમારો જવાબ છે કે ગ્રાહક નક્કી કરે છે કે સત્યની દરેક ક્ષણે શું પહોંચાડવું છે તો તમે એકદમ સાચા છો સર્વિસ કર્મચારીઓએ ચોક્કસ સર્વિસ ની સત્યની દરેક ક્ષણે ગ્રાહક જે અપેક્ષા રાખે છે તે પહોંચાડવાનું હોય છે જો ગ્રાહકો શું અપેક્ષા રાખે છે તેના વિશે અમે ખોટા હોઈએ અને અમે તેમની અપેક્ષાઓથી અપ્રિય રીતે કંઈક અલગ પહોંચાડીએ તો ગ્રાહકો અમારી સર્વિસ થી અસંતુષ્ટ થઈ જશે અને તે ખરીદવાનો ઇનકાર કરશે તેથી આપણે એ જાણવું પડશે કે ગ્રાહકો જે સર્વિસ આપવા માંગે છે તેનાથી શું અપેક્ષા રાખી શકે છે ગ્રાહકોની અપેક્ષાઓ સર્વિસ કર્મચારીઓ પાસેથી શું મેળવવાની સંભાવના છે અથવા પછીથી તેઓ શું ઇચ્છે છે અને શું મેળવવું જોઈએ તેની તેમની આગાહીના સ્વરૂપમાં હોઈ શકે છે દાખલા તરીકે ગ્રાહકો અપેક્ષા રાખશે કે ટપાલ સર્વિસ કોઈ દિવસ તેમનો મેઈલ પહોંચાડશે પરંતુ તેઓ ઈચ્છશે કે મેલ બીજા દિવસે પહોંચાડવામાં આવે અપેક્ષાઓની પ્રથમ શ્રેણીને અપેક્ષાઓ કહેવામાં આવે છે જ્યારે અપેક્ષાઓની બીજી શ્રેણીને જોઈએ અથવા ઇચ્છિત અપેક્ષાઓ કહેવામાં આવે છે ગ્રાહક કેન્દ્રિત સર્વિસ પ્રદાતા તરીકે અમે ગ્રાહકની અપેક્ષાઓમાં વધુ રસ ધરાવીશું કારણ કે તે અપેક્ષાઓ પૂરી થવાથી ગ્રાહકને સંતોષ મળે તેવી શક્યતા છે જ્યારે ગ્રાહકો તેમની ઇચ્છિત અપેક્ષાઓ ધરાવે છે તેઓ સામાન્ય રીતે અગાઉના અનુભવો વિવિધ સ્રોતોમાંથી મેળવેલી માહિતી અથવા વર્તમાન પરિસ્થિતિના આધારે તેમની અપેક્ષાઓનું સ્તર બદલવા માટે તૈયાર હોય છે તદનુસાર તેઓ લઘુત્તમ અથવા પર્યાપ્ત સ્તરની સર્વિસ માટે પતાવટ કરશે જે સર્વિસ ના તે ઉદાહરણ માટે તેમને સંતોષી શકે ઉદાહરણ તરીકે જ્યારે ગ્રાહકોને લાગે છે કે સર્વિસ સુવિધા અન્ય ગ્રાહકોથી ભરેલી છે ત્યારે તેઓ સર્વિસ કર્મચારીઓ પાસેથી આદર્શ રીતે જે ઇચ્છે છે તેનાથી નીચલા સ્તરની સર્વિસ ની અપેક્ષા રાખવાનું શરૂ કરશે અમારા માટે સર્વિસ નું લઘુતમ સ્તર જાણવું અગત્યનું છે જે ગ્રાહકોને સંતોષી શકે છે કારણ કે જો સર્વિસ આ ન્યૂનતમ સ્તરથી નીચે આવે તો તેઓ અસંતુષ્ટ થશે આ તેમને ખરીદ્યા વિના સર્વિસ છોડી દેવા માટે પ્રેરિત કરી શકે છે તેઓ અન્ય લોકો માટે સર્વિસ વિશે ખરાબ વાત કરે તેવી શક્યતા છે કારણ કે અસંતુષ્ટ ગ્રાહકો તેમની નિરાશા વિશે લોકો સાથે વધુ વાત કરે છે જ્યારે સંતુષ્ટ લોકો તેમના સકારાત્મક અનુભવ વિશે પ્રમાણમાં ઓછી સંખ્યામાં લોકો સાથે વાત કરે છે ગ્રાહકોની અપેક્ષાઓ નીચેની દિશાઓ ધરાવી શકે છે આઉટકમ ઓરિએન્ટેશન દાખલા તરીકે જ્યારે ગ્રાકહ વાળ કપાવવા જાય છે તો ત્યારે એક સરસ હેરકટ તેમને મળે એવી અપેક્ષા તે રાખે છે પ્રક્રિયા ઓરિએન્ટેશન જે ગ્રાહકોની અપેક્ષાઓ છે કે કેવી રીતે સરળ અથવા ખુશીથી અથવા સુખદ રીતે તેમણે સર્વિસ નું પરિણામ પ્રાપ્ત કરવું જોઈએ અને સંબંધ ઓરિએન્ટેશન તે ગ્રાહકોની અપેક્ષાઓ છે કે તે કેવી રીતે બિન ઘુસણખોર મિત્ર વગેરે તરીકે ઉદાહરણને સાંકળી શકે છે તો 3 ગ્રાહકોની અપેક્ષાઓનું ઓરિએન્ટેશન છે જે પરિણામ ઓરિએન્ટેશન પ્રોસેસ ઓરિએન્ટેશન અને રિલેશનશિપ ઓરિએન્ટેશન છે ગ્રાહકોની અપેક્ષાઓને સમજવી તેથી અમે કેવી રીતે શોધી શકીએ કે ગ્રાહકો અમારા સર્વિસ કર્મચારીઓ પાસેથી સત્યની દરેક ક્ષણે શું ઇચ્છે છે જે અગાઉ ચર્ચા કરેલ બ્લુપ્રિન્ટ્સમાં દર્શાવવામાં આવ્યું છે જો તમારો જવાબ એ છે કે તમે લક્ષ્ય બજારમાંથી ગ્રાહકોના પ્રતિનિધિ છતાં રેન્ડમ સેમ્પલ લેશો અને તેમને પૂછો તો તમે સાચા માર્ગ પર છો આપણે આપણા ગ્રાહકોને સમાન અથવા સમાન સર્વિસ માં સત્યની ક્ષણના તેમના ભૂતકાળના અનુભવમાંથી પરિસ્થિતિની કલ્પના કરવા માટે કહેવું જોઈએ જે થઈ ગયું છે તે પૂછવાને બદલે આપણે એવું પૂછવું જોઈએ કે ગ્રાહકો સર્વિસ કર્મચારી પાસે થી શું ઈચ્છા રાખે છે તેથી આપણે ગ્રાહકની સારી અપેક્ષાઓને સત્યની દરેક ક્ષણે એકત્રિત કરવી જોઈએ જેથી તેમને વધુ સારી રીતે સર્વિસ આપી શકાય એ શક્ય છે કે ઇચ્છિત અપેક્ષાઓ તેમની સામગ્રી પર આદર અને વિવિધ ગ્રાહકો માટે તીવ્રતા સ્તર સાથે બંને અલગ અલગ છે ઉદાહરણ તરીકે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા સમયે કેટલાક ગ્રાહકો એક સરળ દરવાજાની ઈચ્છા કરી શકે છે જે તેઓ જાતે ચલાવી શકે છે અન્ય લોકો ઈચ્છે છે કે દરવાજો કોઈક દ્વારા ખોલવામાં આવે અને તેમ છતાં અન્ય લોકો ઈચ્છે છે કે દરવાજા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે ઘણા ગ્રાહકો એવું ઈચ્છે છે કે દરવાજો ખોલતા જ કોઈક એમનું સ્વાગત ગુલાબ થી કરે આમાંથી કયું ઇચ્છિત સ્વીકારવાનું છે એક સરળ રીત એ છે કે મોટાભાગના ગ્રાહકો શું ઇચ્છે છે તે પ્રદાન કરવું જોઈએ જો કે અપેક્ષાઓ કેટલાક કિસ્સાઓમાં મોટે ભાગે માંગવામાં આવેલી ઇચ્છા તરફ નિર્દેશ કરી શકતી નથી અમે કાનોના મોડેલ તરફ આગળ વધીએ છીએ જે સત્યની ક્ષણે ઉપરોક્તમાંથી કઈ ઇચ્છાઓ સંતોષવી જોઈએ તે પસંદ કરવાની અત્યાધુનિક પદ્ધતિ છે નોરિયાકી કાનો અને તેના સાથીઓએ 1979 ની આસપાસ એક પદ્ધતિ વિકસાવી જેના દ્વારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને 3 કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે જે આવશ્યકતાઓ એક પરિમાણીય જરૂરિયાતો અને આકર્ષક જરૂરિયાતો હોવી જોઈએ હવે જરૂરીયાતો શું હોવી જોઈએ એક રેસ્ટોરન્ટના વોશરૂમ માં સાબુ નું ઉદાહરણ લો જો ત્યાં સાબુ રાખવામા નહીં આવ્યો હોય તો ગ્રાહક અસંતોષ અનુભવશે પણ જો સાબુ રાખેલ હશે તો તેની કોઈ ખાસ નોંધ લેશે નહીં એક પરિમાણીય જરૂરીયાતો દાખલા તરીકે રેસ્ટોરન્ટ માં જો ઝડપ થી જમવાનું પીરસવામાં આવે તો ગ્રાહકો વધુ ઝડપી સર્વિસ સાથે સંતુષ્ટ થઈ જશે અને ઓછી ધીમી સર્વિસ સાથે સંતુષ્ટ છે સામાન્ય રીતે ગ્રાહકોની સંતોષ તેમની જરૂરિયાત પૂર્ણ થાય તે સ્તરના પ્રમાણમાં હશે પછી આકર્ષક જરૂરિયાતો આવે છે તેથી રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતી વખતે ગુલાબ પ્રાપ્ત કરવાના ગ્રાહકના ઉદાહરણની કલ્પના કરો ગ્રાહકો આનંદિત થશે જ્યારે આવી જરૂરિયાતો પૂરી થશે પરંતુ જ્યારે આ પરિપૂર્ણ નહીં થાય ત્યારે તેઓ અસંતુષ્ટ થશે નહીં કાનોનું મોડેલ ચિત્રમાં આગળની આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે વર્ગીકૃત ઇચ્છિત ગ્રાહક અપેક્ષાઓ કરવા માટે કાર્યલક્ષી અને નિષ્ક્રિય પ્રશ્નો ની જોડી પૂછવામાં આવશે પડે ગ્રાહકોને પ્રવેશ સમયે ગુલાબથી શુભેચ્છા પાઠવવાની ઇચ્છાઓને વર્ગીકૃત કરવા માટે પ્રશ્નોની જોડી નીચે મુજબ હશે ક્રિયાત્મક તમને કેવું લાગે છે જ્યારે પ્રવેશ સમયે તમને ગુલાબ આપવામાં આવે છે અને નિષ્ક્રિય જો તમને પ્રવેશ સમયે ગુલાબ ન આપવામાં આવે તો તમને કેવું લાગશે ગ્રાહકોને નીચેના વિકલ્પોની દ્રષ્ટિએ ઉપરોક્ત દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે કહેવામાં આવશે વિકલ્પ નંબર એક મને તે રીતે ગમે છે 2 તે રીતે હોવો જોઈએ 3 હું તટસ્થ છું 4 હું તેની સાથે તે રીતે જીવી શકું છું અને પાંચમો મને તે રીતે અણગમો છે હવે બધા પ્રતિભાવ આપનાર ગ્રાહકોના જવાબોનું સરેરાશ મૂલ્ય કાનો મૂલ્યાંકન ટેબલ પર રચાયેલ છે અને 3 પ્રકારના આકર્ષક એક અથવા એક પરિમાણીયમાં વર્ગીકૃત થયેલ જરૂરિયાતો છે તો આ કાનોનું મોડેલ છે અથવા કાનોના મોડેલનું ચિત્રાત્મક પ્રતિનિધિત્વ છે અહીં આપણે જોઈએ છીએ કે આ જરૂરીયાતો છે જે ડાબી બાજુએ પૂર્ણ થઈ નથી અને જમણી બાજુએ જરૂરિયાતો પૂરી થઈ છે તેથી આ એક્સ અક્ષમાં જરૂરિયાતોની પરિપૂર્ણતા છે અને પછી ગ્રાહક સંતોષ છે તેથી ગ્રાહક ટોચ પર સંતુષ્ટ છે અને ગ્રાહક તળિયે અસંતુષ્ટ છે તેથી આ વાય અક્ષ છે જે ગ્રાહકના સંતોષ અથવા અસંતોષ વિશે વાત કરે છે પછી અમારી પાસે એક પરિમાણીય જરૂરિયાત છે જે ખૂબ જ સરળ છે અમે ગ્રાહકોના ટેબલ પર જે ઝડપ સાથે ખોરાક આવે છે તેનું ઉદાહરણ આપ્યું છે તેથી આ ઝડપ વધુ સારી છે સંતોષ ઓછી ઝડપ ઓછી સંતોષ છે પછી અમારી પાસે આવશ્યકતાઓ હોવી જોઈએ આવશ્યકતાઓ હોવી જોઈએ જે કંઈક કરવું જોઈએ નહીં તો ગ્રાહક મોટા પ્રમાણમાં અસંતુષ્ટ થશે બીજી બાજુ તે માત્ર જરૂરિયાતોની પરિપૂર્ણતા નથી અને તેથી જો તે પૂરી પાડવામાં આવે તો ગ્રાહક તેને રેન્ડમ માટે લેશે તે રેસ્ટોરન્ટમાં સાબુ ના ઉદાહરણ છે તેથી જો સાબુ ઉપલબ્ધ હોય તો કોઈ પણ તેનાથી ખૂબ ખુશ નહીં થાય પરંતુ તેઓ તેનો કોઈપણ રીતે ઉપયોગ કરશે પરંતુ જો સાબુ ઉપલબ્ધ ન હોય તો તેઓ અત્યંત અસંતુષ્ટ હશે પછી આપણે આ આકર્ષક જરૂરિયાત જોઈએ છીએ જ્યારે ગ્રાહક આ સર્વિસ સુવિધામાં પ્રવેશ કરે છે ત્યારે તેને ગુલાબ આપવાનું ઉદાહરણ મળે છે તેથી જો ગુલાબ આપવામાં ન આવે તો ગ્રાહકને વાંધો નહીં આવે પરંતુ જો ગુલાબ આપવામાં આવે તો ગ્રાહક આનંદિત થશે અને તેનાથી ખૂબ ખુશ થશે અને રેસ્ટોરન્ટના દરવાજા પર આપવામાં આવેલા ગુલાબનો આનંદ માણવા માટે રેસ્ટોરન્ટમાં વારંવાર આવી શકે છે તેથી આને કાનોનું મોડેલ કહેવામાં આવે છે જે નોરીકી કાનો દ્વારા વિકસાવવામાં આવ્યું હતું પછી અમારી પાસે કાનો મૂલ્યાંકન કોષ્ટક છે તેથી અહીં અમારી પાસે આ 2 પ્રશ્નો છે કાર્યાત્મક પ્રશ્ન અને નિષ્ક્રિય પ્રશ્ન છે તો પ્રવેશ વખતે ગુલાબ આપવામાં આવે તો તમને કેવું લાગશે અને પ્રવેશ સમયે ગુલાબ ન આપવામાં આવે તો આપણને કેવું લાગે છે તેથી તે કાર્યાત્મક પ્રશ્નો આ 5 પસંદગીઓ છે જે પસંદ કરે છે તે રીતે તે તે રીતે હોવું જોઈએ તે તે રીતે તટસ્થ છે તે તેની સાથે તે રીતે જીવી શકે છે અથવા તે તે રીતે નાપસંદ કરે છે અને નિષ્ક્રિય પણ સમાન પ્રકારના વિકલ્પો જેવા કે તટસ્થ હોવા જોઈએ તેને જીવો અથવા નાપસંદ કરો હવે જો કાર્યાત્મક પ્રશ્નનો અર્થ એ છે કે તમને ગુલાબ ગમશે તે સમયે તમને કેવું લાગશે જો તમને પ્રવેશ સમયે ગુલાબ આપવામાં આવે તો ગ્રાહક કહે છે કે નિષ્ક્રિય તે કહે છે કે જો તમને ન મળે તો તમને કેવું લાગશે ગુલાબ અને પછી તે કહે છે કે તે આવશ્યકતા અથવા તટસ્થ જરૂરિયાતો હોવી જોઈએ અથવા તે તેની સાથે જીવી શકે છે પછી આ A છે અને A એટલે જરૂરિયાતોની આકર્ષક શ્રેણી અને તે અહીં જાય છે તેથી આ આકર્ષક જરૂરિયાતો છે આગળ આપણી પાસે આવશ્યકતાઓ હોવી જોઈએ જે ત્યાં છે તેનો અર્થ એ છે કે ગ્રાહક કહે છે કે જો તે આપવામાં આવે તો તેને ત્યાં તટસ્થ આપવું આવશ્યક છે જો તે આપવામાં આવે તો તેઓ તેની સાથે જીવી શકે છે પરંતુ જો તે આપવામાં ન આવે તો તેઓ નાપસંદ કરે છે તેઓ બધા પ્રક્રિયા કરે છે અને તેથી આને આવશ્યકતાઓ કહેવામાં આવે છે પછી અમારી પાસે એક પરિમાણીય આવશ્યકતાઓ છે જે ગ્રાહક જેવી છે કે જો તે આપવામાં આવે છે અને જો તે આપવામાં ન આવે તો તેને નાપસંદ કરે છે તેથી આ એક પરિમાણીય છે અને પછી ત્યાં કેટલાક વિપરીત પ્રશ્નો અને કેટલાક સ્વતંત્ર પ્રશ્નો હોય છે તેથી મેટ્રિક્સનો આ વિસ્તાર કાં તો વિપરીત પ્રશ્નો અથવા ઉદાસીન પ્રશ્નો છે તેથી ગ્રાહક વિપરીત અને સ્વતંત્ર છે અને પછી અહીં અને અહીં 2 Qs છે તો આ Q નો અર્થ છે કે તે તેને કાર્યાત્મક જરૂરિયાત તરીકે પસંદ કરે છે અને તે તેને નિષ્ક્રિય જરૂરિયાત તરીકે પણ પસંદ કરે છે તેથી પરિણામ વિશે તે કંઈક શંકાસ્પદ છે જે તે મેળવી શકે છે અને તેથી તે Q દ્વારા રજૂ થાય છે તેથી કાનોનું મોડેલ હવે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે બધી આવશ્યકતાઓ પૂરી થવી જોઈએ એક પરિમાણીય જરૂરિયાતો સ્પર્ધા જેટલી કરે છે તેના સંદર્ભમાં શક્ય તેટલી પૂરી થાય છે અને અમારા સ્પર્ધકોથી અમારી સર્વિસ ને અલગ પાડવા માટે આકર્ષક જરૂરિયાતો પૂરી થાય છે આ રીતે અમે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે અમે ગ્રાહકોને જે જોઈએ છે તે આપવાના પાટા પર છીએ જેથી તેઓ અમારી સર્વિસ ખરીદવા માટે પ્રેરિત થઈ શકે પછી સર્વિસ સ્ક્રિપ્ટ તૈયાર કરવામા આવે છે એકવાર અમે નક્કી કરી લીધું છે કે સર્વિસ કર્મચારીઓ સત્યની દરેક ક્ષણે શું અને કેવી કામગીરી કરશે આપણે સર્વિસ સ્ક્રિપ્ટ લખવી પડશે સર્વિસ સ્ક્રિપ્ટ ગ્રાહકોની અપેક્ષાઓને પ્રિન્ટમાં સમાવી લેશે જે અમારી સર્વિસ ઓફર દ્વારા પૂરી થવાની છે જે સર્વિસ કર્મચારીઓ સત્યની દરેક ક્ષણે કેવી રીતે અને કેવી રીતે સર્વિસ આપશે દાખલા તરીકે સ્ક્રિપ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દરવાજો એટેન્ડન્ટ ગ્રાહકોને કેવી રીતે આવકારશે અને તેમને અંદર જવા દેવા માટે દરવાજો ખોલશે તે એ પણ જણાવશે કે જો અંદર જગ્યા નથી તો ગ્રાહકો ક્યાં રાહ જોશે અને કેટલી વાર તેઓએ રાહ જોવી પડશે અને વેટિંગ એરિયા તરફ લઈ જશે અને જો વધારે ગ્રાહક હશે તો સલાહ આપશે કે તેઓ બીજા રેસ્ટોરન્ટ માં જાય એ જ રીતે વેઈટરે ઓર્ડર લેવા અને પુષ્ટિ કરવા યોગ્ય રીતે સર્વિસ આપવા પ્રતિસાદ લેવા અને યોગ્ય સમયે અને યોગ્ય રીતે બિલ રજૂ કરવા માટે સ્ક્રિપ્ટ શીખવી પડશે તેથી સર્વિસ પ્રોવાઇડરે જે કરવું હોય અથવા ગ્રાહક સાથે વાતચીત કરવી હોય તે બધું જ સર્વિસ સ્ક્રિપ્ટમાં લખેલું હોય છે અને સર્વિસ પ્રોવાઇડરે સર્વિસ સ્ક્રિપ્ટ શીખવી પડે છે અને આ સર્વિસ સ્ક્રિપ્ટ ઘડવામાં સક્ષમ હોય છે જેથી તે વિશ્વસનીય દર વખતે અને દરેક વખતે વ્યાવસાયિક સર્વિસ મળશે તેથી આ સર્વિસ સ્ક્રિપ્ટનું ઉદાહરણ છે અહીં આપણે જોઈએ છીએ કે કલેક્ટર છે અને દર્દી છે તેથી દર્દીના નિવાસસ્થાનમાંથી લોહીના નમૂના સંગ્રહ સર્વિસ માટે આ સર્વિસસ્કેપ છે તેથી કલેક્ટર સૌ પ્રથમ સંભાળ આપનાર અને દર્દીને શુભેચ્છા પાઠવે છે અને દર્દી પણ કલેક્ટરને શુભેચ્છા પાઠવે છે પછી પગલું 2 જ્યાં સુધી તે અથવા તેણી લોહીના નમૂના આપવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી તેની સાથે વાતચીત કરીને પેટન્ટને અનુકૂળ બનાવે છે પછી કલેક્ટર લોહી ક્યાંથી કાઢવું તે સ્થળ નક્કી કરે છે તે લોહી સરળતાથી અને કાળજીપૂર્વક ખેંચે છે અને દર્દી કલેક્ટરને લોહી દોરવા દે છે તે દર્દી અને સંભાળ આપનારને રિપોર્ટની નિયત તારીખ અને સમય જણાવે છે તે દર્દી અને સંભાળ આપનારને સર્વિસ ની કિંમત કહે છે અને સ્વીકારવાની રાહ જુએ છે તે દર્દી અને સંભાળ આપનારને જવાબ આપે છે જો કોઈ હોય તો તે બિલ તૈયાર કરે છે અને દર્દી અને સંભાળ આપનારને આપે છે તેમણે જો કોઈ હોય તો પૈસા અને વળતર ફેરફાર મેળવે છે અને અંતે તે એમ કહેશે કે દર્દી નો દિવસ સસરો રહે અને તે ત્યાં થી નીકળી જશે તેથી 1 થી 10 સુધીના આ બધા મુદ્દાઓ લોહીના નમૂના કલેક્ટર દ્વારા શીખવા પડે છે અને તેણે આ મુદ્દાઓ સાથે વાતચીત કરવી પડે છે જેથી ન તો તે સંદેશાવ્યવહારની જરૂરિયાત કરતા ઓછો સંપર્ક કરે છે ન તો તે વધારે વાતચીત કરે અને ન વધારે વસ્તુઓ કરે તેથી તેણે એવી વસ્તુ કરવી જોઈએ જે ગ્રાહકને વ્યાવસાયિક રીતે સંતોષ આપે અને જો શક્ય હોય તો તે ગ્રાહકને ખુશ કરે પરંતુ આ 10 મુદ્દાઓ છે જે કલેક્ટરને યાદ રાખવા જોઈએ અને તેમણે તેમને પગલા મુજબ કરવા જોઈએ જેથી સર્વિસ વિશ્વસનીય અને યોગ્ય રીતે રીત પૂરી પાડવામાં આવે તેથી તમે નોંધ્યું જ હશે કે સર્વિસ સ્ક્રિપ્ટ સત્યની દરેક ક્ષણે શું અને કેવી રીતે સર્વિસ આપવી તે અંગેની અસ્પષ્ટતાને દૂર કરે છે તે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકને રેસ્ટોરન્ટમાં તેની જરૂરિયાતો જણાવવા માટે વારંવાર અને ફરીથી ઇશારો કરવા જેવી ગુમ થયેલી લિંક્સ પૂરી કરવામાં ગ્રાહકને અગવડતા વિના સર્વિસ પૂરી પાડવામાં આવે છે સર્વિસ સ્ક્રિપ્ટ સર્વિસ ને યોગ્ય રીતે પહોંચાડવા માટે દરેક સર્વિસ કર્મીઓની ચોક્કસ ભૂમિકા નિશ્ચિત કરે છે જ્યારે ડિલિવરીમાં કંઇક ખોટું થાય અને ગ્રાહક ફરિયાદ કરે ત્યારે સર્વિસ કર્મચારીઓએ ઉચ્ચ દર ગ્રાહકને સંભાળવા અને સર્વિસ ને સારી બનાવવા અથવા પુનપ્રાપ્ત કરવા માટે સ્ક્રિપ્ટ શીખવી પડે છે તેથી ત્યાં સર્વિસ સ્ક્રિપ્ટો છે જે નબળી સર્વિસ ને પુનપ્રાપ્ત કરવા માટે ગ્રાહક માટે બનાવવામાં આવે છે અને સર્વિસ પ્રદાતાએ આ સ્ક્રિપ્ટોને હૃદયથી પણ શીખવી પડે છે જેથી જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ અથવા ચોક્કસ ઉત્પાદન પરત કરવા આવે અથવા કોઈ વ્યક્તિ સર્વિસ વિશે ફરિયાદ કરે તે તે સર્વિસ ને કેવી રીતે સારી બનાવવી અને તે સર્વિસ ને કેવી રીતે પુનપ્રાપ્ત કરવી તે જાણે છે જેથી ગ્રાહક આખરે તમે સર્વિસ સુવિધામાં જે પણ થયું તેનાથી સંતુષ્ટ અને આનંદિત છો સર્વિસ સ્ક્રિપ્ટ સર્વિસ ને યોગ્ય રીતે પહોંચાડવા માટે દરેક સર્વિસ કર્મીઓની ચોક્કસ ભૂમિકા નિશ્ચિત કરે છે સર્વિસ સ્ક્રિપ્ટ સર્વિસ કર્મચારીઓ સર્વિસ મેનેજર અને પ્રતિનિધિ ગ્રાહક સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવે છે સ્ક્રિપ્ટને ફાઇનલ કરવામાં આવે તે પહેલા કેટલીક વખત કામ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સર્વિસ કર્મચારીઓને તાલીમ આપવા માટે થાય છે તેથી તે આ સત્રમાં છે મને આશા છે કે તે મદદ કરશે